છેલ્લા કલાસ માં જયારે સોર્સ ઉપલબ્ધ ન હોય ત્યારે આપણે સિરીઝ RLC સર્કિટ અને તેનો રિસ્પોન્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા તો આપણે આ અઠવાડિયામાં ત્યાંથી આપણી ચર્ચા ચાલુ રાખીશું અને જોઇશું કે જ્યારે તમે સ્ટેપ ઇનપુટ એપ્લાય કરો ત્યારે શું થશે પહેલા સમજીએ કે આપણે છેલ્લા કલાસમાં શું ચર્ચા કરી હતી આપણે સોર્સ ફ્રી સિરીઝ RLC સર્કિટ વિશે ચર્ચા કરી રહયા હતા અને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આપણને કિર્ચોફના વોલ્ટેજના નિયમથી જે કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણ મળ્યું છે તે પ્રકૃતિમા સેકન્ડ ઓર્ડર નું છે તેથી જ તેને સેકન્ડ ઓર્ડર સર્કિટ કહેવામાં આવે છે હવે જો તમે આ આકૃતિ જોશો તો ઉર્જા શરૂઆતમાં ઇન્ડકટર તેમજ કેપેસિટર માં સંગ્રહિત થાય છે તો કેપેસિટરને શરૂઆતમાં વોલ્ટેજ V0 થી ચાર્જ કરવામાં આવે છે અને ઇન્ડક્ટરમાં ઇનિશિયલ કરંટ I0 છે કેમ કે આ બે એલીમેન્ટ ઉર્જા સ્ટોર કરી રહ્યાં છે તેથી જ સર્કિટમાં કરંટનું વહન થઇ રહ્યું છે હવે આપણને KVL નો ઉપયોગ કરીને જે સમીકરણ મળે છે તે સેકન્ડ ઓર્ડર સમીકરણ છે જે d2idt2RLdidt1LC0 છે આપણે ધાર્યું છે કે કરંટ Aet છે હવે જો તમે ઉપરોક્ત સમીકરણમાં આ વેલ્યુ મૂકો અને આપણે તેને સોલ્વ કરો તો સમીકરણ માટે બે રૂટ્સ મળશે અને આપણે જોયું કે તે 1 અને 2 છે અને આપણે માન્યુ છે કે R2L અને 01LC છે જ્યારે આપણે તેને સિમ્પ્લિફાય કર્યું ત્યારે આપણને 1 અને 2 સ્લાઇડ્સમાં બતાવ્યા પ્રમાણે મળ્યાં હવેના 1 અને 2 ની વેલ્યુના આધારે આપણને જાણવા મળ્યું કે આ સમીકરણ માટે 3 પ્રકારના સોલ્યુશન ઉપલબ્ધ છે પહેલો કેસ જ્યારે 0 હોય તેનો અર્થ છે કે સર્કિટ ઓવરડેમ્પ્ડ છે જ્યારે 0 હોય તે ક્રિટીકલી ડેમ્પ્ડ કેસ છે અને જ્યારે 0 હોય તે અન્ડરડેમ્પ્ડ કેસ છે હવે જ્યારે આપણે કહીએ કે તે ઓવરડેમ્પ્ડ છે અને 0 છે આપણને જે કંડીશન મળી તે C4LR2 છે હવે તે કંડીશનના આધારે આપણને કરંટની વેલ્યુ A1e1tA2e2t મળી હતી કર્વ ને પ્લોટ કરતા કે જે સમયના સંદર્ભમાં કરંટ i નું વેરિએશન છે આપણે જોયું કે કર્વ આના જેવો દેખાશે જે 0 થી શરૂ થશે અને છેવટે તે કોઈ બિંદુ પર સેટલ થઈ જશે કારણ કે તે સોર્સ ફ્રી છે પછી તે 0 પર પાછો આવશે કારણ કે સમય t છે હવે આપણે જે બીજા કેસની ચર્ચા કરી હતી તે છે 0 જ્યાં કંડીશન C4LR2 છે અને t સમય પર કરંટ i ની વેલ્યુ iA1tA2 e t છે અને જ્યારે આપણે આને પ્લોટ કરીએ ત્યારે સમય t ના સંદર્ભમાં કરંટ i ની વેલ્યુ આપણે જોયું કે કરંટની કેરેક્ટરીસ્ટિક્સ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે અને આપણે જોયું કે સમય t1 પર કરંટ તેની મહત્તમ વેલ્યુ પર હશે હવે આપણે જે ત્રીજા કેસની ચર્ચા કરી તે 0 છે આ કેસમાં C 4LR2 છે અને આપણને જે કરંટ સમીકરણ મળ્યું તેમાં એક્સ્પોનેન્શિયલ ટર્મ ની સાથે સાઈન અને કોસાઈન ટર્મ્સ પણ છે તેથી જ્યારે આપણે સમયના સંદર્ભમાં કરંટ i ના વેરિએશનને પ્લોટ કરીએ ત્યારે આપણે જોયું કે તે એક્સ્પોનેન્શિયલી ડીકે થાય છે અને સાથે સાથે તે ઓસીલેટરી છે કારણ કે તેમાં સાઈનુસોઇડલ કોમ્પોનેન્ટ છે અને ટાઈમ પીરીયડ 2d છે અને એક્સ્પોનેન્શિયલ કોમ્પોનેન્ટ ને કારણે તે એક્સ્પોનેન્શીયલી ડીકે થઈ રહ્યુ છે તો છેલ્લા કલાસમાં આપણે આની ચર્ચા કરી હતી હવે ચાલો જોઈએ કે સિરીઝ RLC નેટવર્ક ની વિવિધ પ્રોપર્ટીઝ શું છે હવે આપણે કહી શકીએ કે ડેમ્પીંગ અસર એ રેઝિસ્ટન્સ R ની હાજરીને કારણે છે કારણ કે ડેમ્પીંગ ફેક્ટર રેઝિસ્ટન્સ R પર આધારીત છે તેથી આપણે R ની વેલ્યુને ટ્યુન કરીને વિવિધ પ્રકારની ડેમ્પીંગ અસર મેળવી શકીએ છીએ જ્યારે કંડીશન એ 0 ની બરાબર હોય એટલે કે R એ 0 ની બરાબર હોય તેનો અર્થ એ છે કે આપણી પાસે પ્યોર LC સર્કિટ છે અને આ કેસમાં આપણી પાસે ફક્ત 01LC હશે આ અનડેમ્પ્ડ નેચરલ ફ્રીક્વન્સી છે આ કેસમાં રિસ્પોન્સ ફક્ત ઓસિલેટરી હોય છે અને સર્કિટ લોસલેસ હોય છે અને કોઈ ડિસિપેટિંગ કોમ્પોનેન્ટ ના હોવાના લીધે ઉર્જા ઓસિલેટીંગ થતી રહેશે R ની વેલ્યુ એડજસ્ટ કરીને રિસ્પોન્સને અનડેમ્પ્ડ ઓવરડેમ્પ્ડ અથવા ક્રિટીકલી રીતે ડેમ્પ્ડ કરી શકાય છે અથવા અન્ડરડેમ્પ્ડ કરી શકાય છે તેથી R સિરીઝ RLC સર્કિટનો મહત્વપૂર્ણ કોમ્પોનેન્ટ છે બે પ્રકારના સ્ટોરેજ એલીમેન્ટસ હોવાને કારણે ઓસિલેટરી રિસ્પોન્સ શક્ય બને છે તેથી અહીં આપણી પાસે ઇન્ડેક્ટર તેમજ કેપેસિટર છે જે સ્ટોરેજ એલીમેન્ટ તરીકે કાર્ય કરે છે તેથી L અને C બંને હોવાને લીધે ઉર્જાનો ફ્લો થતો રહે છે આના કારણે આપણને ઓસિલેટરી રિસ્પોન્સ મળે છે હવે સર્કિટના અન્ડરડેમ્પ્ડ રિસ્પોન્સ દ્વારા દર્શાવવામાં આવતા ડેમ્પ્ડ ઓસિલેશન ને રિંગિંગ તરીકે પણ ઓળખાય છે હવે ક્રિટીકલી ડેમ્પ્ડ કેસ એ અન્ડરડેમ્પ્ડ અને ઓવરડેમ્પ્ડ કેસ વચ્ચેની બોર્ડર લાઈન છે અને ખૂબ ઝડપથી ડીકે થાય છે તેથી જો તમારી સિસ્ટમ એ ક્રિટીકલી ડેમ્પડ સિસ્ટમ છે તો તેનો અર્થ એ કે તે ખૂબ ઝડપથી ડીકે થઈ જશે સમાન ઇનિશિયલ કંડીશન્સ સાથે ઓવરડેમ્પ્ડ કેસમાં સૌથી વધુ સેટલીંગ ટાઈમ હોય છે કારણ કે તે સ્ટોરેજ એલીમેન્ટમાંથી પહેલેથી સંગ્રહિત ઉર્જાને ડિસીપેટ કરવામાં તે સૌથી વધુ સમય લે છે હવે જો તમારે ઓસિલેશન અથવા રિંગિંગ વગર સૌથી ઝડપી રિસ્પોન્સ જોઈએ છે તો આપણે શું કરવું જોઈએ આપણે સિસ્ટમને ક્રિટીકલી ડેમ્પ્ડ સર્કિટ બનાવવી પડશે તેથી તે કેસમાં આપણને કોઈ પણ ઓસિલેશન વિનાનો ઝડપી રિસ્પોન્સ મળશે હવે ચાલો સોર્સ ફ્રી પેરેલલ RLC સર્કિટ વિશે વાત કરીએ તો આ કેસમાં શું થશે આ કેસમાં તમારી પાસે R L અને C આ બધા કોમ્પોનેન્ટ પેરેલલમાં હશે તેથી તમારે શું કરવું પડે તમારે પહેલા ઇનિશિયલ કંડીશન શું છે તે શોધવું પડશે ચાલો આપણે ધારીએ કે ઇન્ડક્ટર માંથી પસાર થતો ઇનિશિયલ કરંટ I0 છે અને ઇનિશિયલ કેપેસિટર વોલ્ટેજ V0 છે તેથી સમય t0 પર કરંટને સમીકરણ મુજબ રિપ્રેઝેન્ટ કરી શકાય અહીં ઇન્ટીગ્રેશન ની રેંજ થી 0 વચ્ચેની છે કારણ કે આ સમય પર સિસ્ટમ શરૂઆતમાં આરામની સ્થિતિમાં છે તેથી સમય t0 પર વહેતો કરંટ એ સમય t0 ની પહેલા પણ સર્કિટમાં વહેતો રહેશે એ જ રીતે સમય t0 માટે આપણે ધારી રહ્યા છીએ કે કેપેસિટર શરૂઆતમાં વોલ્ટેજ V0 થી ચાર્જડ છે હવે શું થશે જો તમે આ બે ઇનિશિયલ કંડીશન્સ ધારો અને જો સર્કિટ પેરેલલ હોય તો પછી અહીં તમે નોડ પર કિર્ચોફનો કરંટનો નિયમ એપ્લાય કરો એ જ સારું રહેશે જ્યાં બધા 3 એલીમેન્ટ જોડાયેલા છે હવે સમીકરણ માં દર્શાવ્યા મુજબ આ નોડ પર રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર કરંટનો સરવાળો 0 હશે હવે સમીકરણ ને ડિફરેન્શિએટ કરી અને C દ્વારા ભાગાકાર કરતા આપણને સમીકરણ મળે છે હવે આપણે પ્રથમ ડેરિવેટિવ ને દ્વારા રિપ્લેસ કરીને કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણ મેળવી શકીએ છીએ અને બીજા ડેરિવેટિવને 2 દ્વારા રિપ્લેસ કરતા તમને 21RC1LC0 મળશે તે સેકન્ડ ઓર્ડર સમીકરણ હોવાથી તમને આ સમીકરણના બે રૂટ્સ મળશે તે રૂટ્સ ક્યાં હશે રૂટ્સ 1 અને 2 હશે ધારો કે આ કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણોના રૂટ્સની વેલ્યુઝ 1 અને 2 છે 1 અને 2 ની વેલ્યુ સમીકરણ માં દર્શાવ્યા મુજબ મળે છે તો તમને ફક્ત બે રૂટ્સ મળશે હવે ધારો કે 12RCઅને 021LC છે આનો ઉપયોગ કરીને રૂટ્સ 12 2 02 લખી શકાય છે હવે જો તમે આ રૂટ્સ જુઓ તો તે સીરીઝ RLC સર્કિટનું એનાલિસીસ કરતી વખતે આપણને જે રૂટ્સ મળ્યા હતા તે જ છે અને 0 ની વેલ્યુઝ પરથી તમને ફરી ત્રણ શક્ય સોલ્યુશન્સ મળી શકે છે જો તમે આની સિરીઝ RLC સર્કિટ સાથે સરખામણી કરો તો આ કેસમાં પણ તમને ત્રણ સંભવિત સોલ્યુશન્સ મળશે પ્રથમ કંડીશન 0 છે બીજી છે 0 અને ત્રીજી છે 0 હવે જ્યારે 0 હોય ત્યારે તમે તેને ઓવરડેમ્પ્ડ કેસ કહો છો તો શું થશે જો તમે કંડીશન મૂકો તમે અને 0 ને તમે જે અગાઉ ધારેલ વેલ્યુ સાથે બદલો તો તમને L4R2C કંડીશન મળશે સર્કિટ ઓવરડેમ્પ્ડ થશે આ કેસમાં કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણ નાં રૂટ્સ વાસ્તવિક અને નેગેટીવ છે આ આપણને સિરીઝ RLC સર્કિટના કેસમાં જે મળ્યું તેના જેવું જ છે તો તે જ રીતે આ કેસમાં તમને જે રિસ્પોન્સ મળશે તે સમીકરણ મુજબ હશે આ રિસ્પોન્સ આપણને સીરીઝ RLC સર્કિટના કેસમાં જે મળ્યું તેનાથી સમાન હશે હવે ક્રિટીકલી ડેમ્પ્ડ કેસમાં જ્યા 0 છે જયારે L4R2C હશે ત્યારે સિસ્ટમ ક્રિટીકલી ડેમ્પ્ડ થશે તેથી આ કેસમાં પણ રૂટ્સ વાસ્તવિક અને સમાન હોય છે તેથી તમે કહી શકો કે રિસ્પોન્સ સમીકરણ માં દર્શાવ્યા મુજબ હશે તો આ પણ સીરીઝ RLC સર્કિટના કેસમાં આપણને જે મળ્યું તેના જેવું જ છે હવે ત્રીજો કેસ એ અન્ડરડેમ્પડ કેસ છે જ્યારે 0 હોય એટલે કે L4R2C હોય આ કેસમાં રૂટ્સ કોમ્પ્લેક્સ હશે અને સમીકરણ માં દર્શાવ્યા મુજબ હશે જ્યાં d02 2 છે તેથી તમે બંને કેસ સિરીઝ RLC અને પેરેલલ RLC સર્કિટની તુલના કરી શકો છો તમે જોશો કે રૂટ્સ સમાન જ છે તફાવત માત્ર કંડીશનનો હશે કારણ કે અહીં એલીમેન્ટસ પેરેલલ છે આ જ કારણ છે કે L R અને C વચ્ચેનો સંબંધ બંને કેસમાં અલગ હશે પરંતુ અંતે રિસ્પોન્સ સિરીઝ RLC સર્કિટના કેસમાં આપણને જે મળ્યું તેનાથી સમાન હશે આ કેસમાં એક્સપ્રેશન સમીકરણ માં દર્શાવ્યા મુજબ છે જે તમને ઓસિલેટરી રિસ્પોન્સની સાથે એક્સ્પોનેન્શીયલી ડીકે થતો રિસ્પોન્સ આપશે તેથી બંને કેસમાં જેમ કે સિરીઝ RLC સર્કિટના કેસમાં આપણે સમયના સંદર્ભમાં કરંટ i ની તુલના કરી રહ્યા હતા આ કેસમાં કારણ કે તે પેરેલલ RLC સર્કિટ છે આપણે સમયના સંદર્ભમાં વોલ્ટેજ શોધવામાં રસ ધરાવીએ છીએ તેથી અહીં તમને ફરીથી એક્સ્પોનેન્શીયલી ડીકે થતો ઓસિલેટરી રિસ્પોન્સ મળશે તેથી આ ટર્મ ને લીધે એક્સ્પોનેન્શીયલી ડીકે અને આ ટર્મને કારણે ઓસિલેટરી રિસ્પોન્સ હશે હવે ચાલો આપણે સીરીઝ RLC સર્કિટમાં સ્ટેપ ઇનપુટ એપ્લાય કરીએ તે કેસ વિશે વાત કરીએ સમય t0 પર સ્વીચ ક્લોઝ કરવાથી મેશ માં કરંટ ફ્લો થાય છે ધારો કે આ i છે હવે તમારે શું કરવું પડશે તમારે આ સર્કિટ માટે મેશ ઈકવેશન લખવું પડશે આપણે KVL માંથી મેળવેલ લૂપ અથવા મેશ ઈકવેશનને સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું તેથી જ્યારે તમે સમય t0 પર KVL એપ્લાય કરો જે ક્ષણે તમે સ્વીચ ક્લોઝ કરો તમને LdidtRivVs મળશે હવે તમે જાણો છો કે iCdvdt છે મેશ ઈકવેશનમાં આનો ઉપયોગ કરીને તમને સેકન્ડ ઓર્ડરમાંd2idt2RLdidtvLCVsLC સમીકરણ મળશે હવે જો તમે કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણની સરખામણી કરો તો DC સોર્સ ની હાજરી કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણને અસર કરશે નહીં તમે જોઈ શકો છો કે આ સમીકરણના સોલ્યુશનને બે ભાગોમાં વહેંચી શકાય છે તેમાં બે કોમ્પોનેન્ટ હશે એક નેચરલ રિસ્પોન્સ છે અને બીજું ફોર્સ્ડ રિસ્પોન્સ છે તેથી આ આપણે જે સિરીઝ RL અથવા સિરીઝ RC સર્કિટના કેસમાં ચર્ચા કરી હતી તેના જેવું છે જો આપણે તે સર્કિટ્સ પર સ્ટેપ ઇનપુટ એપ્લાય કરીએ તો તે જ રીતે અહીં પણ આપણે સર્કિટના કુલ રિસ્પોન્સને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ એક છે નેચરલ રિસ્પોન્સ અને બીજું છે ફોર્સ્ડ રિસ્પોન્સ હવે તમે જોઈ શકો છો કે કુલ રિસ્પોન્સને સમીકરણ માં દર્શાવ્યા મુજબ ફોર્સ્ડ રિસ્પોન્સ વત્તા નેચરલ રિસ્પોન્સ તરીકે લખી શકાય છે હવે નેચરલ રિસ્પોન્સ શોધવા માટે તમારે VS ની વેલ્યુને 0 પર સેટ કરવી પડશે તો જ્યારે તમે સમીકરણ માં VS0 મૂકો તો તમને ફક્ત ડાબી બાજુનો કોમ્પોનેન્ટ મળશે અને આ 0 ની બરાબર હશે અને આ તે જ સમીકરણ છે જે આપણને બાહ્ય સોર્સ વિના સિરીઝ RLC સર્કિટનું એનાલિસીસ કરીએ ત્યારે પ્રાપ્ત થાય છે તો અગાઉની ચર્ચાના આધારે સોર્સ ફ્રી RLC સર્કિટના કેસમાં આપણે સરળતાથી સર્કિટનો નેચરલ રિસ્પોન્સ લખી શકીએ અને આપણે કહી શકીએ કે ત્યાં ત્રણ કંડીશન્સ છે જે અન્ડરડેમ્પ્ડ ઓવરડેમ્પડ અને ક્રિટીકલી ડેમ્પ્ડ કેસ છે તે સમીકરણ અને માં દર્શાવ્યા મુજબ છે હવે ફોર્સ્ડ રિસ્પોન્સ શોધવા માટે તમારે વોલ્ટેજ v ની સ્ટેડી સ્ટેટ અથવા અંતિમ વેલ્યુ શું હશે તે શોધવું પડશે તેથી સમય t પર એટલે કે કેપેસિટર વોલ્ટેજની અંતિમ વેલ્યુ એ સોર્સ વોલ્ટેજ જેટલા વોલ્ટેજની જ હશે આ આકૃતિ મુજબ જ્યારે તમે આ સ્વિચ ખૂબ લાંબા સમય સુધી ઓન રાખશો ત્યારે શું થશે તો આ કેસમાં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ થઇ જશે તેથી કેપેસિટરની એક્રોસમાં એપ્લાય કરવામાં આવતો કુલ વોલ્ટેજ એ સોર્સ વોલ્ટેજની સમાન હશે કેમ કે કેપેસિટરને તેની ફુલ વેલ્યુ સુધી ચાર્જડ કર્યા પછી કરંટ i પણ 0 થશે તો છેવટે તમને કેપેસિટર વોલ્ટેજ VS ની બરાબર મળશે તેથી આપણે તે જ વેલ્યુનો ઉપયોગ કરીશું અને આપણે કહીશું કે ફોર્સ્ડ રિસ્પોન્સ સોર્સ વોલ્ટેજ સિવાય બીજું કંઈ નથી તો આપણને આ મળે છે તેથી હવે આપણે કહી શકીએ કે ઓવરડેમ્પ્ડ અન્ડરડેમ્પ્ડ અને ક્રિટીકલી ડેમ્પ્ડ કેસ માટે સંપૂર્ણ સોલ્યુશન સમીકરણ અને મુજબ લખી શકાય હવે પેરામીટર્સ A1 અને A2 ની વેલ્યુ બાકી છે આ વેલ્યુઝ આપણે ઇનિશિયલ કંડીશન્સની મદદથી ગણી શકીએ જે આપણે સમય t0 માટે ધારેલ હતી આપણી પાસે ઇનિશિયલ વોલ્ટેજ અને ઇનિશિયલ કરંટ છે જે ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે તેથી આપણે તે વેલ્યુનો ઉપયોગ કરી અને તે કોન્સ્ટન્ટ્સ ની વેલ્યુ શોધી શકીએ છીએ જે આ ત્રણ સમીકરણોમાં અજ્ઞાત છે તો આ સાથે આપણે આપણું આજનું સેશન સમાપ્ત કરીએ છીએ જેમાં આપણે સિરીઝ RLC સર્કિટના સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી આપણે આગામી કલાસમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું જ્યાં આપણે પેરેલલ RLC સર્કિટના કેસમાં સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરીશું આભાર